અહીં આ સર્કિટ બે મોડ્યુલ બતાવે છે પીવી મોડ્યુલ ૧ તરીકે ઓળખાતા એક મોડ્યુલનો સમૂહ શ્રેણીમાં ૫ કોષો ધરાવે છે જે શ્રેણીમાં ૫ સમાન કોષો ધરાવે છે અને બીજા કોષોનો સમૂહ જે પીવી મોડ્યુલ ૨ કહેવાય છે તેઓ પણ શ્રેણીમાં જોડાયેલા છે અને તે પણ સમાન કોષો છે ફક્ત વસ્તુ એ છે કે ઇન્સ્યુલેશન સોર્સ કરંટ ઓછો છે જે સૂચવે છે કે પીવી મોડ્યુલ ૨ પાર્શીયલ શેડિંગ ધરાવે છે હવે આ બે મોડ્યુલો સમાંતર સાથે જોડાયેલા છે અને બાહ્ય લોડ સાથે જોડાયેલા છે બાહ્ય ટર્મિનલ્સ સ્રોત V0 સાથે સમાપ્ત થાય છે જે સ્વીપ વોલ્ટેજ તરીકે કાર્ય કરે છે આ બે સ્રોત શૂન્ય વોલ્ટેજ સ્રોત છે તે અહીં કરંટ્સ માપવા માટે મૂકવામાં આવ્યા છે આ સ્રોત મોડ્યુલ ૧ ના I1 કરંટને માપશે આ મોડ્યુલ ૨ ના I2 કરંટને માપશે મેં સિરીજ રેસિસ્ટન્સના મૂલ્યો પણ બદલ્યા છે જેથી આ બે મોડ્યુલો પણ Voc પોઇન્ટસ માટે બરાબર નહીં થાય ત્યાં થોડો તફાવત હશે અલબત્ત આ બંને મોડ્યુલો વચ્ચે ડાયોડ મોડેલો પણ બદલાઈ શકે છે પરંતુ હું તેને તમારા માટે એક એક્સરસાઇજતરીકે કરવા માટે છોડીશ ચાલો હવે ટર્મિનલ વિંડો પર જઈએ અને નેટલિસ્ટ બનાવીએ તમે જોશો કે આપણે સમાંતર વાપરી રહ્યા છીએ જેમ કે ઇનપુટ ફાઇલ અને આઉટપુટ ફાઇલ parallel તેથી તે એક્ઝીક્યુટ કરીને હવે આપણે parallel net નેટ લિસ્ટ જનરેટ કરી છે parallel sch એ એક સર્કિટ ફાઇલ છે જે આપણે હમણાં જોઇ sub એ ફાઇલ છે જેમાં ડાયોડ મોડેલ અને લિંક્ડ થયેલ parallel sch છે હવે parallel cir એ વિશ્લેષણ કરેલ એક સર્કિટ ફાઇલ છે મેં ટ્રાંન્જિએંટ એનાલિસિસ માં parallel net નો સમાવેશ કર્યો છે નેટલિસ્ટ ફાઇલ અને કેટલાક કંટ્રોલ સ્ટેટ્મેંટ્સ શામેલ છે જેમાનું એક બેકગ્રાઉંડને સફેદ તરીકે સુયોજિત કરો ફોરગ્રાઉંડને કાળા તરીકે સુયોજિત કરો સિમ્યુલેશન રન કરો અને બે પ્લોટ ઉપર કરો પ્લોટ એક પ્રથમ પ્લોટ I વિરુદ્ધ V0 ટર્મિનલ વોલ્ટેજ મોડ્યુલ ૧ નો I વિરુદ્ધ ટર્મિનલ વોલ્ટેજ મોડ્યુલ ૨ નો I વિરુદ્ધ ટર્મિનલ વોલ્ટેજ છે બીજો પ્લોટઆપણો પહેલો પ્લોટ IV ની લાક્ષણિકતાઓનો છે આ IV લાક્ષણિકતાના સંદર્ભમાં બીજો પ્લોટ છે I વિરુધ્ધ V ટર્મિનલ તમારી પાસે I1V ટર્મિનલ છે કે જે મોડ્યુલ ૧ ના પાવર વિરુદ્ધ વોલ્ટેજનો છે અને મોડ્યુલ ૨ ના પાવર વિરુદ્ધ વોલ્ટેજનો છે આ બંને પ્લોટ એક્ઝેક્યુટ અને ડિસ્પ્લે થશે તો ચાલો હવે આપણે Ngspice માં જઈએ અને parallel cir ને Call કરીએ અને સિમ્યુલેશન રન કરીએ સિમ્યુલેશન રન થાય છે પ્લોટ્સ પ્રદર્શિત થાય છે અહીં પ્રથમ IV કેરેક્ટેરિસ્ટિક છે જે આ નબળા સેલની IV કેરેક્ટેરિસ્ટિક છે તે મોડ્યુલ ૨ છે આ મોડ્યુલ ૧ ની IV કેરેક્ટેરિસ્ટિક છે અને આ બંને ઉમેરાય છે અને પછી અહીં તમારી પાસે સંયુક્ત સમાંતર મોડ્યુલ સમૂહની IV કેરેક્ટેરિસ્ટિક છે હવે બીજો પ્લોટ આ સંપૂર્ણ મોડ્યુલની IV કેરેક્ટેરિસ્ટિક છે અને પછી તમારી પાસે પાવર વિરુદ્ધ વોલ્ટેજ કર્વ છે આ વાદળી એ મોડ્યુલ એકનો પાવર વિરુદ્ધ વોલ્ટેજનો કર્વ છે અને આ આછા નારંગી રંગનો એ મોડ્યુલ બેનો પાવર વિરુદ્ધ વોલ્ટેજનો કર્વ છે અને તમે જુઓ છો કે મોડ્યુલ બે ચોથા ક્વાડ્રંટમાં જાય છે નેગેટિવ છે પાવર નેગેટિવ બની રહયો છે અને આ તે ક્ષેત્ર છે જ્યાં તે ડિસિપેસન મોડમાં જાય છે સિંકિંગ મોડ તરફ છે આ ટાળવા માટે આપણે અલબત્ત સિરીઝ ડાયોડ મૂકીએ છીએ ડાયોડ સિરીઝમાં છે અને પીવી પેનલ્સને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે